બૌદ્ધિક સંપત્તિમાં વૃદ્ધિ બૌદ્ધિક સંપત્તિના હકોમાં તાજેતરના વર્ષોમાં કેટલીક અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે હવે આનો એક ભાગ એ હકીકતને કારણે છે કે આજે આપણી પાસે કનેક્ટેડ વિશ્વ છે જ્યાં એક દેશમાંથી ઉત્પાદિત વસ્તુઓ સરળતાથી બીજા દેશમાં વેચી શકાય છે ફક્ત તે હકીકતનું નિર્માણ અને વેચાણ થયું નથી કે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ કે જે દેશમાં બનાવવામાં આવે છે અથવા કલ્પના કરવામાં આવે છે કે જે હવે બીજા દેશમાં બનાવવામાં આવે છે અને વિશ્વભરમાં વેચાય છે શ્રેષ્ઠ ઉદાહરણ આઇફોન છે હવે જો તમે આઇફોનની પાછળના ભાગમાં લખેલા ભાગ પર નજર નાખશો તો તમે જોશો કે કેલિફોર્નિયામાં એપલ દ્વારા રચાયેલ અને ચાઇનામાં એસેમ્બલ થયેલા વાક્ય બધા એપલ ઉત્પાદનો માટે અને ખાસ કરીને આઇફોન્સ માટે લગભગ સામાન્ય છે તમે જોશો કે તે બૌદ્ધિક સંપત્તિ અધિકાર શાસન છે જે એપલ જેવી કંપનીને તેના ઉત્પાદનોને એક દેશમાં ડિઝાઇન કરવા અને તેને બીજા દેશમાં એસેમ્બલ કરવાની અને તેને સમગ્ર વિશ્વમાં વેચવાની મંજૂરી આપે છે એવી રીતે કે રોયલ્ટી અથવા વેચવા માટેના નાણાં યુનાઇટેડ સ્ટેટ્સમાં એપલ પર પાછા આવે હવે બૌદ્ધિક સંપત્તિ અધિકાર શાસનને કારણે આ શક્ય છે શાસન જ્યાં એપલ આ કાર્યો બનાવે છે જે આઇફોન અને આઇફોનનાં એન્જિનિયરિંગ માટેનું ડિઝાઇન છે શાસન એપલના તમામ બૌદ્ધિક સંપત્તિ હકોનું રક્ષણ કરે છે એવી રીતે કે આંતરરાષ્ટ્રીય શાસન વિવિધ દેશોમાં આ અધિકારોને માન્યતા આપે છે તેથી એપલ યુ માં ઉત્પાદનની રચના કરવામાં સક્ષમ છે તેને ચીનમાં એસેમ્બલ કરો તેને ભારતમાં અને વિશ્વભરમાં વેચો તેથી બૌદ્ધિક સંપત્તિનો આ અસાધારણ વિકાસ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ગોઠવણી દ્વારા થયો છે હવે ચાલો જોઈએ તેથી જ્યારે આપણે બૌદ્ધિક સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય કાયદા તરફ ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે પેટર્નસ ટ્રેડમાર્ક્સ અને કોપિરાઇટને જોઈ શકીએ છીએ બૌદ્ધિક સંપત્તિ કાયદાની આ ત્રણ મુખ્ય શાખાઓ છે ત્યાં અન્ય પણ છે પરંતુ ઇતિહાસ અને ઉત્ક્રાંતિ અને આ અધિકારોની આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિને સમજવા માટે અમે પેટન્ટના ટ્રેડમાર્ક અને કોપિરાઇટ્સ પર ધ્યાન આપીએ છીએ તે પૂરતું છે તેથી પેટન્ટ શાસન બે વ્યાપક વર્ગીકરણનો સમાવેશ કરી શકે છે એક તમારી પાસે રાષ્ટ્રીય શાસન છે અને બીજી તમારી પાસે આંતરરાષ્ટ્રીય શાસન છે રાષ્ટ્રીય શાસન કંઈ નથી પરંતુ ઘરેલું પેટન્ટ શાસન યુનાઇટેડ સ્ટેટ્સમાં જુઓ જાપાન ચીનમાં યુરોપિયન પેટન્ટ સંમેલન જે યુરોપિયન યુનિયન છે ભારત અને વિવિધ દેશોની પોતાની રાષ્ટ્રીય શાસન છે પેટન્ટ્સ રાષ્ટ્રીય શાસન દ્વારા આપવામાં આવે છે અને રાષ્ટ્રીય શાસનની સીમામાં સુરક્ષિત છે તેથી તમારી પાસે પેટન્ટ છે જે ભારતમાં આપવામાં આવે છે તે યુનાઇટેડ સ્ટેટ્સમાં લાગુ અથવા સુરક્ષિત કરી શકાતું નથી જાપાનમાં આપવામાં આવેલા પેટન્ટ્સનો અમલ ચાઇનામાં થઈ શકતો નથી અથવા સુરક્ષિત કરી શકાતો નથી ચીનની સીમાથી આગળ કોઈ અન્ય જગ્યાએ ચીની પેટન્ટ લાગુ કરી શકાતી નથી તેથી પેટન્ટ શાસન મોટાભાગે રાષ્ટ્રીય શાસન છે પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓ ઓછી છે તેથી અમારી પાસે હજી પણ વૈશ્વિક પેટન્ટ અથવા વિશ્વ પેટન્ટ જેવું કશું નથી કે તેનો ખ્યાલ નથી તેમ છતાં લોકો તેની તરફ કામ કરી રહ્યા છે પરંતુ આજે આપણી પાસે જે તે સ્થાનિક પેટન્ટ ઓફિસ અથવા રાષ્ટ્રીય પેટન્ટની ઓફિસો દ્વારા અધિકારો આપવામાં આવતા સ્થાનિક અધિકાર છે અને એક દેશથી બીજા દેશમાં જવાના હકની સુવિધા માટે કેટલીક પ્રકારની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા છે હવે પેટન્ટ શાસનના કિસ્સામાં આંતરરાષ્ટ્રીય સુવિધા ફક્ત અરજદારોને વિવિધ દેશોમાં વધારે એપ્લિકેશન ફાઇલ કરવા માટે સક્ષમ બનાવવાની વાત છે પરંતુ કોપિરાઇટના કિસ્સામાં આપણી પાસે વધુ વિકસિત વૈશ્વિક સંમેલન છે જ્યાં એક દેશમાં બનાવેલા કોપિરાઇટ વિશ્વભરમાં સુરક્ષિત છે હવે જ્યારે તમે તમારા માઇક્રોસોફ્ટ પીસીને સ્વીચ કરો છો ત્યારે તમને માઇક્રોસોફ્ટ ટ્રેડમાર્ક મળશે અને સૂચના આવી રહી છે કે તે કોપીરાઈટ વિશ્વના અન્ય કાયદા દ્વારા સુરક્ષિત છે હવે તે કોપિરાઇટ શાસનની શક્તિ છે કે જે તમે ઇતિહાસના સમયમાં વિકસિત થતી ચોક્કસ મિકેનિઝમ્સના કારણે એક દેશમાં યોગ્ય બનાવટ કરી શકે છે અને ઘણા દેશોમાં લાગુ કરી શકો છો અને સુરક્ષિત કરી શકો છો હવે પેટર્ન શાસન પર પાછા આવીયે તેથી તમારી પાસે રાષ્ટ્રીય શાસન છે જેના દ્વારા અમારી અર્થ રાષ્ટ્રીય પેટન્ટ ઓફિસો છે જે પેટન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય શાસનને ગ્રાન્ટ આપે છે જ્યાં તમારામાં સંધિઓ છે જે વિશ્વ વેપાર સંગઠનની જેમ વેપાર સંબંધિત પાસાઓ પર કરાર ધરાવે છે બૌદ્ધિક સંપત્તિના હકનું જેને આપણે ટ્રીપ્સ કરાર કહીએ છીએ જે આપે છે અને જે દેશને કહે છે કે તેઓને રક્ષણનું ધોરણ શું હોવું જોઈએ શરતો કેટલી લાંબી હોવી જોઈએ પેટન્ટબિલિટી અમલીકરણ મિકેનિઝમ્સ અને અન્ય ઘણી વસ્તુઓ માટેના માપદંડો શું છે તેથી એકવાર તમારી સાથે આંતરરાષ્ટ્રીય કરાર થઈ જાય અને તમારી પાસે વિવિધ દેશોએ તે કરાર પર હસ્તાક્ષર કર્યા પછી તમે એક દેશમાં થયેલા નુકસાન નુકસાનનુ સમાધાન કરી શકો છો અને બીજો દેશ સમાન અથવા સમાન દેખાશે હવે સંધિઓ સિવાય આપણી પાસે મુક્ત વેપાર કરાર પણ છે કે જે દેશો મુક્ત વેપાર કરારો અથવા દ્વિપક્ષીય સંધિઓમાં પ્રવેશ કરે છે તે દેશો અથવા દેશોના જૂથ વચ્ચે દ્વિપક્ષીય વ્યવસ્થા હોઈ શકે છે હવે આનાથી બીજા દેશમાં એક દેશના બૌદ્ધિક સંપત્તિ હકોની માન્યતા પણ મળી શકે છે અને તમારી પાસે કંઈક છે જેને સોફ્ટ લોsoft lawનરમ કાયદો કહે છે નરમ કાયદો અથવા સંધિઓ સિવાય કંઇ નહીં જે છેલ્લા કેટલાક શબ્દો કા ડિલીટ કરી નાખીને સહી કરેલા નથી નરમ કાયદો એ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સિવાય બીજું કશું જ નથી જો કોઈ વસ્તુને સંધિ તરીકે સ્વીકારવી હોય તો તમે સૌ પ્રથમ તેને નરમ કાયદાના રૂપમાંથી મુક્ત કરો દેશોએ તેનું પાલન કરવાનું તે તેની માર્ગદર્શિકા છે જો આખા દેશોમાં સર્વસંમતિ હોય તો તે સંધિનો આકાર લઈ શકાય છે તેથી એક રાષ્ટ્રીય પ્રણાલી ઉદાહરણ તરીકે જો તમે ભારતની પેટન્ટ સિસ્ટમનો પેટન્ટ ઓફિસનો સમાવેશ કરો છો જેને આપણે આઈપીઓ કહીએ છીએ અને પેટન્ટ ઓફિસમાંથી કોઈ અપીલ ટ્રિબ્યુનલ્સને જાય છે અમારી પાસે બૌદ્ધિક સંપત્તિ અપીલ બોર્ડ અથવા આઈપીએબી અને કોઈપણ અમલીકરણ મિકેનિઝમ છે પેટન્ટ આપવામાં આવે છે કોઈક પેટન્ટનું ઉલ્લંઘન કરે છે તે કોર્ટમાં જાય છે અને ભારતમાં અમારી પાસે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ છે તેથી આ રાષ્ટ્રીય પેટન્ટ શાસન છે તમારી પાસે ઓફિસ છે બૌદ્ધિક સંપત્તિ ઓફિસ જે પેટન્ટ્સને મંજૂરી આપે છે જો તેના પર અપીલ કરવામાં આવે છે તો તે ટ્રિબ્યુનલમાં જાય છે જે આઈપીએબી છે અને જો કોઈ મંજૂરી સમક્ષ પેટન્ટ અંગે કોર્ટ સમક્ષ પૂછપરછ કરવામાં આવે છે અથવા જો ઉલ્લંઘન કહેવા અંગેના પગલા લેવામાં આવે છે તો તે હાઈ કોર્ટમાં જાય છે અને આખરે જો હાઈકોર્ટ તરફથી અપીલ આવે તો તે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે પેટન્ટ્સ પરની આંતરરાષ્ટ્રીય પ્રણાલીને બે ભાગમાં વહેંચી શકાય છે એક તમારી પાસે સબમિટિવ શાસન છે અને તમારી પાસે કાર્યવાહીગત શાસન છે આંતરરાષ્ટ્રીય કાયદામાં કાયદાની નોંધપાત્ર જોગવાઈઓને બદલવા તરફ પ્રયાણ કરવામાં આવેલા પ્રયાસો સિવાય મુખ્ય શાસન કંઈ નથી જ્યારે પ્રક્રિયાગત પાસાઓ પરના પ્રયત્નો ત્યાં કેટલીક સંધિ કરવામાં આવી હતી જેનુ પરિણામ માત્ર પેટન્ટ કાયદાના પ્રક્રિયાગત પાસા પર પડ્યું હતું આ સમજવું એક મહત્વપૂર્ણ તફાવત છે કારણ કે પેટન્ટ કાયદામાં સામગ્રીની જોગવાઈઓનો સમાવેશ થાય છે દાખલા તરીકે પેટન્ટ શું હોઈ શકે તે એક જોગવાઈ છે અને તેમાં પ્રક્રિયાગત પાસાઓ પણ શામેલ છે હવે કોણ પેટન્ટ ફાઈલ કરી શકે છે અરજદાર માટે કઇ માપદંડ હોવો જોઈએ કઈ ફી ચૂકવવી જોઇએ તે શું હોવી જોઈએ વહીવટી પદ્ધતિઓ કે જેના દ્વારા તમે પેટન્ટ ઓફિસમાં દખલ કરી શકો છો આ બધી કાર્યવાહીની બાબતો પેટન્ટની સિસ્ટમ છે હવે સૌથી મહત્વપૂર્ણ કરાર તે છે જેને આપણે પેરિસ સંમેલન કહીએ છીએ પેરિસ સંમેલનએ પેટન્ટ શાસનમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો કર્યા પછી અમારી પાસે ડબ્લ્યુટીઓ હતો અને જેને આપણે ટ્રીપ્સ કરાર કહીએ છીએ હવે કાર્યવાહીની બાજુએ આપણી પાસે કરાર છે અથવા પેટન્ટ સહકાર સંધિ તરીકે ઓળખાતી કરાર છે જે એક દેશના અરજદારોને બીજા દેશમાં અરજીઓ કરવાની મંજૂરી આપે છે અને અમારી પાસે પેટન્ટ કાયદા સંધિ તરીકે ઓળખાતું કંઈક હતું જેમાં કેટલાક ફેરફારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યું ન હતું તેથી પેરિસ સંમેલનમાં પેટન્ટ્સ માટે કોઈ ન્યુનત્તમ ધોરણ નક્કી કરાયું નથી તેમાં અમલીકરણની પદ્ધતિ નથી અને તેમાં સભ્યો વચ્ચે વિવાદ સમાધાન પદ્ધતિ પણ નહોતી તેથી પરંતુ પેરિસ સંમેલનએ શું કર્યું તે સુમેળભર્યું પેટન્ટ શાસન કરવાની જરૂરિયાતને એક સાથે લાવવામાં આવી તેથી જ્યારે પેરિસ સંમેલન પછી ખૂબ વિકસિત કરાર કરાયેલ ટ્રીપ્સ કરાર થયો ત્યારે અમારી પાસે પેટન્ટની ટર્મ પરની જોગવાઈઓ હતી જેમાં તમામ તકનીકીઓ માટે 20 વર્ષની મુદત સંમત થઈ હતી અમારી પાસે પહેલીવાર પેટન્ટબિલિટીનાં માપદંડ હતા કે જેમાં પેટન્ટ આપવામાં આવશે કે જો તેમાં નવીનતા સંશોધનાત્મક પગલાં અને ઉપયોગિતાનો સમાવેશ થાય તો તે ત્રિપતિ કરારમાં ત્રણેય માપદંડ વિકસિત કરાઈ હતી અને તમારી પાસે એક અમલીકરણ મિકેનિઝમ પણ છે જો પેટન્ટનું ઉલ્લંઘન કરવામાં આવે તો શું થાય છે પેટન્ટ ઓફિસમાં ફરિયાદ હોય તેવા પેટન્ટ અરજદારો કેવી રીતે અપીલમાં વિરોધ કરી શકે છે હવે કોપિરાઇટ શાસનના સમાન રીતે બે ભાગો હતા ત્યાં કોપિરાઇટ શાસનનું રાષ્ટ્રીય ઉત્ક્રાંતિ અને આંતરરાષ્ટ્રીય ઉત્ક્રાંતિ પણ હતી રાષ્ટ્રીય ઉત્ક્રાંતિ મોટા ભાગે કોપિરાઇટની મર્યાદાથી સંબંધિત છે પેટન્ટ જેવા કોપિરાઇટનો અમલ ફક્ત કોઈ ચોક્કસ દેશની સીમામાં જ કરવામાં આવ્યો હતો જ્યારે આંતરરાષ્ટ્રીય ભાગ દ્વિપક્ષીય વ્યવસ્થાની જેમ કાર્ય કરતા દેશો સાથેની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હતો અને દ્વિપક્ષીય વ્યવસ્થા સામાન્ય રીતે પારસ્પરિકતા માટેની જોગવાઈ સાથે આવે છે પારસ્પરિકતા એ છે કે જો એક દેશ બીજા દેશના કોપિરાઇટ કરેલા કાર્યોનો આદર કરશે તો જે દેશ લાભકર્તા છે તે દેશ બીજા દેશમાં પણ તે જ સંરક્ષણ આપશે તેથી તે પારસ્પરિકતાના સિદ્ધાંત પર કામ કરશે હવે કોપિરાઇટ શાસન પોતે વિવિધ સંમેલનોનો સમાવેશ કરે છે પ્રથમ તમારી પાસે બર્ન કન્વેન્શન છે બર્ન સંમેલને કોપિરાઇટ કરેલા કાર્યોને વિશ્વભરમાં લાગુ કરવાનું સરળ બનાવ્યું તે બનાવ્યું નથી તે અમલીકરણ માટે નોંધણીને ફરજિયાત શરત બનાવી નથી જેથી ખાતરી થઈ કે કોપિરાઇટ્સની તમે એક કોપિ મેળવી શકો છો જે તમને એક દેશમાં કોપિરાઇટ કરેલું કાર્ય બનાવી શકે છે અને તે નોંધણી વગર પણ બીજા દેશમાં લાગુ કરી શકાય છે તે પછી અમારી પાસે સાર્વત્રિક કોપિરાઇટ સંમેલન પણ હતું જે અમારી પાસે રોમ સંમેલન પણ છે અમારી પાસે ટ્રીપ્સ કરાર હતો અને ડબ્લ્યુઆઇપીઓ સંધિઓનો સમાવેશ હતો હવે આ બધી વ્યવસ્થાઓ અથવા સંમેલનોએ શું કર્યું એક તેઓ રાષ્ટ્રીય ઉપચારના સિદ્ધાંતમાં લાવ્યા તેઓએ પણ સૌથી વધુ પ્રિય દેશની સારવારના સિદ્ધાંત લાવ્યા હવે આંતરરાષ્ટ્રીય કાયદાના આ બે સિદ્ધાંતો છે જે કહે છે કે તમે તમારા નાગરિકોને જે સંરક્ષણ આપો છો તે તમારા નાગરિકોને વિદેશીઓને પણ આપવું જોઈએ તેથી વિદેશી લોકો જ્યારે તમારા ક્ષેત્રમાં હોય ત્યારે તમે બરાબર તે જ વર્તશો એકદમ સમાનતાનો સિધ્ધાંત એ સૌથી વધુ તરફેણમાં આવેલો રાષ્ટ્રીય સિધ્ધાંત છે જેમાં તમે કોઈ દેશને કોઈ ખાસ છૂટ અથવા સારવારની ઓફર કરો છો તો તમે સારવાર કરો છો કે એક તરફેણકારી દેશ તરીકે તમારે અન્ય દેશોમાં પણ સમાન સારવાર આપવી જોઈએ તેથી વૈશ્વિક સ્તરે આ સમાનતા છે જ્યારે રાષ્ટ્રીય ઉપચાર એ તમારા દેશની અંદર સમાનતા છે હવે કોપિરાઇટ શાસનમાં કોપિરાઇટના વિષય હોઈ શકે તેવા પ્રકારનાં કાર્યો વર્ણવ્યા છે સંધિઓએ પણ કોપિરાઇટની મુદત આવરી લીધી છે આ શબ્દ એક વધતો જતો શબ્દ છે અને તે સતત વિકસિત થાય છે અને જુદા જુદા અધિકારક્ષેત્રોમાં વધતો જાય છે તેણે એમ પણ કહ્યું કે કોપિરાઇટ લાગુ કરવા માટે નોંધણીની જરૂર નથી વધુ મહત્વની વાત એ છે કે ટ્રીપ્સ શાસનના કોપિરાઇટના કાયદામાં આઇડિયા અભિવ્યક્તિની બેધ્યાન કરવામાં આવ્યો જેનો અર્થ એ છે કે કોપિરાઇટ વિચારોનું રક્ષણ કરશે નહીં તે ફક્ત વિચારોની અભિવ્યક્તિ પર જ રક્ષણ આપશે તેથી જો તમે કોપિરાઇટ શાસન વિચારો પર સુરક્ષા આપતા હોત તો પછી ગુનાના તમામ રોમાંચક લોકો કહે છે કે ડિટેક્ટીવ ગુનાનું સમાધાન લાવે છે તકનીકી રીતે તે જ વિચાર દ્વારા આવરી લેવામાં આવી શકે છે જ્યારે કોઈ વિચારની અભિવ્યક્તિ જે એકલા અભિવ્યક્તિને સુરક્ષિત કરવામાં આવે છે તો તે એક જ વસ્તુની થીમનો ઉપયોગ કરીને વિવિધ લેખકોને આગળ આવવાની તક આપે છે તે જુદા જુદા લેખકોને જુદા જુદા કામ સાથે આવવા દે છે ઓહ તેથી જ તમે શોધી શકો છો કે શાસન રક્ષણ ફક્ત વિચારની અભિવ્યક્તિને જ સુરક્ષિત કરે છે હવે ફરીથી ટ્રેડમાર્કમાં વિવિધ આંતરરાષ્ટ્રીય સંમેલનો છે અમારી પાસે પેરિસ સંમેલન છે જે પેટર્ન માટે પણ સામાન્ય છે અને તમારી પાસે મેડ્રિડ સંધિઓ છે તમારી પાસે ટ્રેડમાર્ક કાયદો સંધિ છે તમારી પાસે વર્ગીકરણ પર નાઇસ કરાર છે અને ફરીથી તમારી પાસે ટ્રીપ્સ અને ડબ્લ્યુટીઓ છે હવે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ટ્રેડમાર્ક શાસનએ શું કર્યું જેણે તેને સુમેળમાં લાવ્યું કારણ કે આપણે કંઇપણ મર્સિડીઝ બેન્ઝને કંપની અથવા એન્ટરપ્રાઇઝ તરીકે કંપની કહી દીધી તે પહેલાં પણ કંઇપણ બ્રાન્ડ્સ સતત એક દેશથી બીજા દેશમાં સતત પ્રવાસ કરે છે ભારતમાં તેઓ પહેલાથી જ અહીં તેમના ઉત્પાદનો વેચતા અને પીરસવામાં આવતા હતા તેથી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા બ્રાંડ્સ ખાસ કરીને બ્રાન્ડ્સ માટે સુમેળ જરૂરી છે આ સંધિઓએ આ ટર્મ પર પણ નિર્ણય લીધો હતો કે આ શબ્દ કોપિરાઇટ અને પેટન્ટ્સની વિપરીત ટ્રેડમાર્ક જેવો હોવો જોઈએ જેની મર્યાદિત અવધિ છે ટ્રેડમાર્ક્સમાં નવીનીકરણીય શબ્દ છે તેથી દરેક શબ્દના અંતે તમે તેમના ટ્રેડમાર્કને નવીનીકરણ કરી અને તેને જીવંત રાખી શકો છો ઉદાહરણ તરીકે કોકા કોલા એ એક ટ્રેડમાર્ક છે જેને લગભગ 100 વર્ષથી જીવંત રાખવામાં આવ્યો છે ફરીથી તમારી પાસે રાષ્ટ્રીય ઉપચાર અને એમએફએન સારવાર છે જેથી વિદેશી નાગરિકો દેશમાં ભેદભાવ ન કરે અને વિદેશી દેશો પણ એક બીજા વચ્ચે ભેદભાવ રાખતા નથી અને ટ્રિપ્સમાં પણ સેવા ગુણની રજૂઆત જોવા મળી હતી અને વધુ અગત્યનું જ્યારે તમે કોપિરાઇટ શાસન અને પેટન્ટ શાસનની તુલના કરો છો ત્યારે તે બે શાસન ફરજિયાત લાઇસન્સ જારી કરવા માટે પરવાનગી આપે છે જો યોગ્ય ધારક પોતાનું કામ અથવા તેની શોધ બીજા કોઈને લાઇસન્સ આપવાનો ઇનકાર કરે છે તો કોપિરાઇટ શાસન અને પેટર્ન શાસન બંને તમને ફરજિયાત લાઇસન્સ લેવાની મંજૂરી આપે છે જે સરકાર દ્વારા આપવામાં આવેલ લાઇસન્સ છે ટ્રેડમાર્ક શાસન પાસે ફરજિયાત લાઇસેંસિંગ મિકેનિઝમ હોતી નથી જેનો અર્થ જો બીજા કોઈની પાસે હોય તો તે તેની સંપૂર્ણ ખાનગી મિલકત છે તમને નિશાન વાપરવાનો કોઈ અધિકાર નથી